મેગ્નેટીક મટીરીયલ્સની હાજરીમાં મેગ્નેટનું મેગ્નેટીક ફિલ્ડ સોલ્વ કરવું મેગ્નેટીક મોમેન્ટ M સાથે મેગ્નેટીક ફિલ્ડની ગણતરી માટે આપણી મશીનરી ગોઠવ્યા પછી ઓક્સિલરી ફિલ્ડ H ના પરિચય પછી આપણે હવે મેગ્નેટીક મટીરીયલ્સ સાથે ડીલ કરવા માટે તૈયાર છીએ તો આપણે મેગ્નેટીક મટીરીયલ્સ સાથે ડીલ કરવા જઈ રહ્યા છીએ જેને વ્યાપક રૂપે ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે તે પેરામેગ્નેટીક ડાયગ્મેગ્નેટીક અને ફેરોમેગ્નેટીક છે પેરામેગ્નેટીક મટીરીયલ્સમાં એપ્લાઇડ ફિલ્ડની દિશામાં મેગ્નેટાઇઝેશન ડેવલપ થાય છે તેથી જો હું આ સેમ્પલ પર મેગ્નેટીક ફિલ્ડ એપ્લાય કરું તો તે તે દિશામાં મેગ્નેટાઇઝેશન ડેવલપ કરશે ડાયામેગ્નેટીક મટીરીયલ્સ એપ્લાઇડ ફિલ્ડની વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝેશન ડેવેલપ કરે છે અને ફેરોમેગ્નેટીક મટીરીયલ્સ એપ્લાઇડ ફિલ્ડની દિશામાં વધારે મેગ્નેટાઇઝેશન ડેવેલપ કરે છે તો ચાલો આપણે આને સચિત્રરૂપે જોઈએ હું પેરામેગ્નેટીક મટીરીયલ્સ પર નજર કરું માની લો કે હું પેરામેગ્નેટીક મટીરીયલનું સેમ્પલ લઉં છું અને હું તેને એક સમાન ફિલ્ડમાં મૂકીશ આ એપ્લાઇડ ફિલ્ડની દિશામાં મેગ્નેટાઇઝેશન ડેવેલપ કરશે અને તેથી તે આ રીતે મેગ્નેટાઇઝેશન ડેવેલપ કરશે અને તે અંદર અને બહારના વધારાના મેગ્નેટીક ફિલ્ડને વધારશે આપણે હમણાં જ જોયું છે કે અંદર જો તે લાંબું હોય તો તે એક યુનિફોર્મ વધારાનું મેગ્નેટીક ફિલ્ડ બનશે પરિણામે તમે જે અહીં બહાર જોશો તે ફિલ્ડ એપ્લાઇડ ફિલ્ડની વિરુદ્ધ છે તેથી ફિલ્ડ થોડુંક ઘટશે પરંતુ તે અંતની નજીક મજબૂત બનશે અંતિમ લાઇન્સ કે જે આપણે આ કેસમાં જોઈશું ચાલો હવે હું તેને ભૂંસી નાખું હું તમને બતાવીશ અંતિમ લાઇન્સ એવી દેખાશે કે તે અંતની નજીક વધુ મજબૂત બનશે તો આ લાઇન્સ કે જે આપણે એપ્લાય કરી છે તે અહીં નબળી પડી જશે તેઓ ફરીથી અહીં મજબૂત બનશે તેથી વધુ લાઇન્સ આવે છે અને નબળી બને છે તો પેરામેગ્નેટીક મટીરીયલને જ્યારે કોઈ યુનિફોર્મ મેગ્નેટીક ફિલ્ડ માં મૂકવામાં આવે ત્યારે તેની આજુબાજુની લાઇન્સ આવી દેખાશે બીજી બાજુ જો આપણે ડાયામેગ્નેટીક મટીરીયલને યુનિફોર્મ ફિલ્ડમાં મૂકીએ તો તે વિપરીત દિશામાં મેગ્નેટાઇઝેશન ડેવલપ કરશે જો તે વિપરીત દિશામાં મેગ્નેટાઇઝેશન ડેવલપ કરે તો તેનો અર્થ શું છે એનો અર્થ એ છે કે તે જે નવી ફિલ્ડ લાઇન્સ બનાવશે તે આવી હશે તે અંદરની બાજુ એપ્લાઇડ ફિલ્ડની વિરુદ્ધ અને બહારની બાજુના એપ્લાઇડ ફિલ્ડની દિશામાં હશે અને તેથી ફિલ્ડ જે રીતે દેખાશે તે કંઈક આવું બનશે તે અંદરથી નબળું થઈ જશે તો ફરીથી આ ફિલ્ડ અંદર નબળું થઈ જશે તેથી તેનો અર્થ એ છે કે લાઇન્સ રેપેલ થશે અને બાજુઓ નજીક તે મજબૂત બનશે અને તમે જુઓ કે લાઇન્સ દૂર થઈ ગઈ છે અને બહારની તુલનામાં તે અંદરની બાજુ નબળી પડી જશે આ ડાયામેગ્નેટીક મટીરીયલ છે ફેરોમેગ્નેટીક મટીરીયલમાં મજબૂત મેગ્નેટાઇઝેશન ડેવલપ થાય છે અને તેથી તેમાં મોટાભાગની લાઇન્સ પેરામેગ્નેટીક મટીરીયલ જેવી હોય છે પરંતુ તે ઘણી બધી લાઇન્સ લે છે અને બહારની બાજુ ફિલ્ડ નબળું હોય છે તમે આ જોઈ શકો છો જો તમે આ મટીરીયલ્સને આઇરન ફિલિંગ્સ નજીક લાવો ફેરોમેગ્નેટીક મટીરીયલમાં ઘણા આઇરન ફિલિંગ્સ એન્ડ્સ પર અટકી જાય છે આ વર્તનને કારણે પેરામેગ્નેટીક મટીરીયલ મજબૂત ફિલ્ડ તરફ જશે તેની ઉર્જા ઘટી જશે ડાયામેગ્નેટીક મટીરીયલ મજબૂત ફિલ્ડથી દૂર જશે તે નબળા ફિલ્ડ તરફ આગળ વધશે અને એક ફેરોમેગ્નેટીક મટીરીયલ એક મજબૂત ફિલ્ડ તરફ ખૂબ જ મજબૂત રીતે આગળ વધશે આપણે પેરાડાયામેગ્નેટીક મટીરીયલ સાથે ડીલ કરીશું ચાલો હું ફરીથી તે વ્યાખ્યાયિત કરું કે તે શું છે તે એપ્લાઇડ ફિલ્ડને સમરૂપ મેગ્નેટીક મોમેન્ટમ ડેવલપ કરે છે અથવા તેને ખૂબ જ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરીએ તો તે મેગ્નેટીક સસેપ્ટીબિલિટી M અને H ના ગુણાકાર બરાબર છે MM H ઇલેક્ટ્રોસ્ટેટીક સાથે સમાનતા એ છે કે ઇલેક્ટ્રોસ્ટેટીકમાં જો કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય તો ત્યાં 0eE પોલરાઇઝેશન ડેવલપ થાય છે આપણે જે રીતે ઇલેક્ટ્રીકલ કેસ અને મેગ્નેટીક કેસ માટે સસેપ્ટીબિલિટી ને વ્યાખ્યાયિત કરી છે તેમાં થોડો તફાવત છે ઇલેક્ટ્રીકલ કેસમાં મારી પાસે સસેપ્ટીબિલિટી આવી વ્યાખ્યા છે કે 0 e મને પોલરાઇઝેશન આપે છે E એ ફિલ્ડ છે મેગ્નેટીક મટીરીયલ્સના કિસ્સામાં M એ ઓક્સિલરી ફિલ્ડ H ના સમપ્રમાણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે નહિ કે જે ફિલ્ડ ફોર્સ એપ્લાય કરે છે તેના અને M ના ગુણાકાર પર અહીં કોઈ 0 નથી પેરામેગ્નેટીક મટીરીયલ્સ માટે M એ 0 કરતા વધારે હશે અને ડાયામેગ્નેટીક મટીરીયલ માટે M એ 0 કરતા ઓછું હશે અહીં આ બોક્સમાં રહેલ સમીકરણ જે લાલ રંગથી લખેલું છે તે મેગ્નેટોસ્ટેટીકસ માટે છે અને આ ઇલેક્ટ્રોસ્ટેટીકસ માટે છે ફેરોમેગ્નેટીક મટીરીયલ્સ માટે M એપ્લાઇડ ફિલ્ડ પર જ આધાર રાખે છે તેથી તેમાં નોન લીનીયર વર્તન મળે છે આપણે આની સાથે ડીલ કરીશું નહીં અને આ હિસ્ટરીસિસ અને તેના જેવી વસ્તુઓ તરફ દોરી જાય છે જે આપણે આ બધા મટીરીયલ્સ સાથે ડીલ કરતા હોઈએ છે ઇલેક્ટ્રોસ્ટેટીકસના કિસ્સામાં આપણે અગાઉ જે કર્યું હતું તેના જેવી સમાન તકનીકીઓ અહીં હશે તેથી હું તમને વિનંતી કરીશ કે તમે ફરીથી તે વ્યાખ્યાન જુઓ કારણકે હવે હું ઉદાહરણ સોલ્વ કરવા જઇ રહ્યો છું પ્રથમ ઉદાહરણ તરીકે ચાલો આપણે તે કેસ લઈએ જ્યાં હું મેગ્નેટીક મટીરીયલ પેરામેગ્નેટીક અથવા ડાયામેગ્નેટીક મટીરીયલનું સેમ્પલ લઉં છું અને તેને એક યુનિફોર્મ ફિલ્ડ B માં મુકું છું સેમ્પલ એટલું મોટું છે કે તેની ત્રિજ્યા r તેની ઊંચાઈ h કરતા ઘણી વધારે છે તેથી હું ફ્રિન્જ ઇફેક્ટ્સ અવગણી શકું છું અથવા બીજા શબ્દોમાં હું અહીં ક્યાંય આ ક્ષેત્રમાં જોઈ રહ્યો છું જ્યાં એડ્જ ની અસર નજીવી છે હવે જ્યારે હું B એપ્લાય કરું ત્યારે શું થશે આ B થી મેગ્નેટીક મોમેન્ટમ વધશે તો ચાલો આપણે કહીએ કે આ મેગ્નેટીક મોમેન્ટ M ડેવલપ કરે છે બદલામાં આ મેગ્નેટીક મોમેન્ટને આ રીતે બાઉન્ડ કરંટ તરીકે વિચારી શકાય છે આ યુનિફોર્મ મેગ્નેટીક મોમેન્ટ છે અથવા હું તેને M તરીકે વિચારી શકું છું જે મને મેગ્નેટીક ચાર્જ H આપે છે ચાલો આપણે સમસ્યાને બંને રીતે સોલ્વ કરીએ તેથી જો હું આ મટીરીયલ પર B એપ્લાય કરું અને જો હું અંદર યુનિફોર્મ મેગ્નેટીક ફિલ્ડ લઉં તો ઉપરની સરફેસ પર M નું ડાયવર્જન્સ M છે અને નીચેની સરફેસ પર તે M થશે તેથી તે સરફેસ ચાર્જ જેવું છે જો આ ડાયવર્જન્સ છે તો H M M થશે તેથી H તેવું બનશે કે અહીં પોઝીટીવ ચાર્જ અને અહીં નેગેટીવ ચાર્જ બનશે H આ સમીકરણને સંતોષે છે તેથી બહારની તરફ H એ B0 જેટલું હશે અને અંદરની તરફનું H એ એપ્લાય કરેલા H અને M ના કારણે મળતા H નો સરવાળો હશે એપ્લાય કરેલા H નું ડાયવર્જન્સ 0 હશે કારણકે તે યુનિફોર્મ H છે તેથી અંદરની તરફનું H એ B0 થશે કારણકે અહીં ટોચ પર પોઝીટીવ ચાર્જ છે અને નીચે નેગેટીવ ચાર્જ છે અને અહીં 0 જેવું કઈ નથી તેથી HinsideB0 M થશે હવે આપણે સેલ્ફ કોન્સિસટન્સી ની એક લૂપ માંથી પસાર થઈશું કારણકે હું જાણું છું કે આ M એ M H ની બરાબર છે અહીં સમાન દિશા છે તેથી હું તેના પર વેક્ટર ચિહ્ન લખી રહ્યો નથી તેથી M M અને HinsideB0 M છે અને આ મને M1 MMB0 અથવા MMM1B0 આપશે આ M માટે એક સોલ્યુશન છે અને તેથી BBapplied Bdue to M છે અથવા HHapplied Hdue to M છે જે B0 MM1B0 આપે છે જે B01 M1 ના બરાબર છે તેથી આ બધાનો ઉપયોગ કરીને આપણે શોધ્યું કે MMM1B0 છે અને HB01 M1 છે અને નેટ ફિલ્ડ B0HMB મળે છે તેથી અંદરની બાજુનું B સમાન જ રહે છે તેના પર M ની કોઈ અસર થતી નથી MMHinsideM M1MMB0 MMM1B0 BBapplied Bdue to M HHapplied Hdue to MB0 MM1B0B01M1 Net field B0HM આ આશ્ચર્યજનક નથી કારણકે આ મટીરીયલમાં ગૌસના નિયમ મુજબ જો હું આ બોક્સને અહીં પસંદ કરું છું તો મારી પાસે B0 છે જે દર્શાવે છે કે B કન્ટીન્યુઅસ હોવું જોઈએ અને આ તે જ પરિણામ છે જે આપણે જોઈ રહ્યા છીએ બીજું એક ઉદાહરણ જો તમે પ્રયાસ કરવા માંગો તે લાંબા સોલેનોઇડ નું છે જેને એક યુનિફોર્મ ફિલ્ડમાં મૂકવામાં આવે છે આને હું એક્સરસાઇઝ તરીકે છોડીશ ત્રીજું ઉદાહરણ હું ફરીથી કરવા જઇ રહ્યો છું હું આપણા સ્ફીયર ના પ્રોબ્લમ પર ફરી આવું છું જે M મટીરીયલથી બનેલ છે અને તેને બહારથી યુનિફોર્મ ફિલ્ડમાં મૂકેલ છે આપણે એવી ધારણાથી પ્રારંભ કરીશું કે તે એક જ દિશામાં મેગ્નેટીક મોમેન્ટ M ને ડેવેલપ કરે છે ચાલો આપણે આ દિશાને z લઈએ હવે જો હું આને H પદ્ધતિ દ્વારા સોલ્વ કરવા માંગું તો મને H M મળે છે અને આપણે આ જોયું છે આનો અર્થ એ છે કે મારી પાસે અહીં પોઝીટીવ ચાર્જ છે જે Mcos છે અને નીચલી બાજુએ નેગેટીવ ચાર્જ છે જે Mcos છે અને તેથી H આ દિશામાં વધે છે અને H0 છે કારણકે ત્યાં કોઈ ફ્રી કરંટ નથી તેથી H M3 બનશે તેથીHinsideHappliedHdue to M હશે જે B0 M3 થઈ જશે પણ મને ખબર છે કે MMHinside છે અને તેથી MM B0 M M3 બનશે અને આ 3 M3MMB0 આપે છે જેથી M3M3MB0મળે છે M H M3 HinsideHappliedHdue to MB0 M3 MMB0 MM3 M3M3MB0 તેથી આ યુનિફોર્મ ફિલ્ડમાં રહેલા સ્ફીયર માટે આપણે મેળવ્યું છે કે M3M3MB0 છે અને H એ B0 M3MB033MB0 છે અને તેથી અંદરની બાજુનું નેટ ફિલ્ડ Binside0HM હશે જે મને 3 M13 M આપે છે HB0 M3MB033MB0 Binside0HM3 M13 MBapplied તો જ્યારે તમે ઇલેક્ટ્રોસ્ટેટીક ફિલ્ડમાં પોલરાઈઝેબલ મટીરીયલ ધરાવતા હો ત્યારે તમે ઇલેક્ટ્રોસ્ટેટીક માટે ઉપયોગમાં લેવામાં આવતી તકનીકીઓ જોઇ જ્યારે ફિલ્ડમાં કોઈ મેગ્નેટીક મટીરીયલ મૂકવામાં આવે ત્યારે અંદરની ફિલ્ડની ગણતરી કરવા માટે સમાન તકનીકોનો ઉપયોગ અહીં કરી શકાય છે બીજી રીત છે કે જ્યારે હું આ M ને અહીં ધારું તો H પદ્ધતિ દ્વારા નહિ પરંતુ હું આ M એ બાઉન્ડ કરંટને વધારે છે એમ વિચારી શકું છું જે n M છે જે ખરેખર મને Msin આપે છે અને આપણે પાછલા કેટલાક વ્યાખ્યાનોમાં જોયું કે આ અંદરના ફિલ્ડમાં વધારો કરે છે જે 230M છે તો આને યોગ્ય કરવા માટે પછી હું લખી શકું છું કે BinB230M છે અને આ HinB0 13M આપે છે હવે M પોતે M Hin ની બરાબર છે જેથી MMB0 M3M થશે અને આ M 3 M3MB0 આપે છે જે અહીં આના મુજબ છે તેથી તમે જોઈ શકો છો કે હું કરંટ પદ્ધતિનો ઉપયોગ કરીને પણ આ સમસ્યા સોલ્વ કરી શકું છું મુખ્ય મુદ્દો એ છે કે હું ધારું છું કે M એ B ની જ દિશામાં છે જે આ કેસમાં સાચું હોવાનું જણાય છે અને પછી હું જવાબ મેળવવા માટે સેલ્ફ કન્સીસ્ટન્સ એનાલિસીસ કરું છું નોંધો કે આખરે પેરામેગ્નેટીક પ્રકૃતિને કારણે જો M એ 1 કરતા વધારે હોય તો Binside એ Bapplied કરતાં વધારે હશે અને જો આ M એ 1 કરતા ઓછું હોય તો પછી સ્થિતિ અલગ હશે તે એપ્લાઇડ ફિલ્ડ કરતા ઓછું હશે BinB230H HinB0 13M MMHinMB0 M3M M 3 M3MB0